સેલ કલ્ચર ટેકનોલોજીના લેક્ચરમાં ફરી સ્વાગત છે આપણે ચોથું અઠવાડિયું શરૂ કરી રહ્યા છીએ આ અઠવાડિયાના પ્રારંભિક ભાગમાં આપણે વિવિધ પ્રકારના એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સ વિશે વાત ક રીશું જો તમને છેલ્લા અઠવાડિયામાં યાદ કરો કે જ્યારે આપણે એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સ ની ભૂમિકા વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે વિકાસના પાસાઓ અને એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સબસ્ટ્રેટ પરના કોષોને કેવી રીતે એન્કર કરે છે તે વિશે વાત કરી હતી આજે આપણે શું કરીશું આપણે સૌ પ્રથમ વિવિધ પ્રકારના કૃત્રિમ અને કુદરતી એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સની ગણતરી કરીશું જે હાલમાં સેલ કલ્ચર ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને આપણે એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સામગ્રીઓ કોષને જોડાણ માટે શું આપી રહ્યા છે તેની સંભવિત ક્રિયાપ્રતિક્રિયાઓ વિશે વાત કરીશું તેથી લેક્ચર એક થી શરૂ કરીને અને આપણે ચોથાં અઠવાડિયામાં શરૂ કરવા માટે આપણે સેલ કલ્ચરમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના એક્સટ્રા સેલ્યુલર મેટ્રિક્સ વિશે વાત કરીશું ચાલો આપણે તેમનું વર્ગીકરણ કરીએ કારણ કે આપણે બે વ્યાપક એવા કૃત્રિમ અને કુદરતી વિભાગોમાં ઉલ્લેખ કરી રહ્યા છીએ જ્યારે આપણે કુદરતી વિશે વાત કરીશું જે કાં તો આ સીધા કુદરતી સ્ત્રોતોમાંથી મેળવી શકાય છે અથવા બાયોટેકનોલોજીકલ અભિગમનો ઉપયોગ કરીને તેઓ તેમના જીન્સને અન્ય સેક્રેટરી પ્રોટીન સેલિનમાં secretary proteins saline's સ્થાનાંતરિત કરે છે જ્યાં તમે તેમને પેદા કરી શકો છો તેથી કુદરતી વિભાગો વિશે વાત કરવા માટે આપણે કોલાજેન મેટ્રિક્સ પ્રોટીન એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પ્રોટીન વિશે જાણીએ છીએ જે કોષથી કોષ અને કોષથી બીજા પ્રકારના કોષ વચ્ચે એન્કરેજ કરવામાં કોલેજનના ઘણા પ્રકારો ખૂબ જ પ્રબળ છે તેથી આપણે પ્રકારોમાં પ્રવેશતા નથી પરંતુ કોલેજનની બીજી વ્યાપક છત્રમાં જઇએ પછી આપણી પાસે લેમિનીન છે કોષો ઇન્ટરગ્રીન રીસેપ્ટર્સ છે અને આ લેમિનીન સંપૂર્ણ જોડાયેલા છે આપણે તે તરફ આવીશું પછી તે જ વર્ગ માં આપણી પાસે કોલેજન લેમિનીનની મિશ્ર પ્રકારની સામગ્રી છે જેને જિલેટીન કહે છે જ્યારે કુદરતી અથવા કૃત્રિમ બાજુમાં આપણી પાસે પોલી D લાઈસિન છે હું તમને આ વિશે થોડું સાહિત્ય આપું છું આપણે આ વિશે મૂળભૂત રીતે વાત કરીશું સિલેન dts સિલેન આ ટેરેમિયન જૂથો છે જે તેમાં હાજર છે જેમાં પછીથી આવીએ ચાલો આપણે આ અલગ કૃત્રિમ અને કુદરતી એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સની ચર્ચા શરૂ કરીએ કૃત્રિમ મેટ્રિક્સ વિશે વાત કરવી સરળ છે કારણ કે તેમાંના મોટા ભાગની કોઈ ચોક્કસ ક્રિયાપ્રતિક્રિયા નથી તેથી પોલી D લાઈસિન જે આના જેવું કામ કરે છે ઉદાહરણ તરીકે કહો અહીં તમારી પાસે ગ્લાસ સબસ્ટ્રેટ છે ગ્લાસ સબસ્ટ્રેટ પર તમે પોલી D લાઈસિન જમા કરો છો તેથી પોલી D લાઈસિનમાં D એ આઇસોમરનો પ્રકાર છે અને જેમ તમે જાણો છો કે લાઇસિન એ એમિનો એસિડ છે આપણી પાસે લાઇસિનની સાંકળ છે જો તમે આ પોલી D લાઇસિન બજારમાંથી ખરીદો છો તો આ લાઇસિન તેના અવશેષો સાથે બંધ થી જોડાયેલ હોય છે લો છો હું વધારાની માહિતી તરીકે આ AFM છબી રજૂ કરીશ તે કંઈક આના જેવું બને છે અને જો તમે સપાટી પૃથક્કરણ કરવા માટે AFM લો છો તો પછી તમને આના જેવું કંઈક દેખાશે તે સપાટીના પૃથક્કરણ પરથી તમે જાણી શકો છો તે ખૂબ જ રફ સપાટી અને ખુલ્લા છે આમાં NH3 ગ્રુપ છે પોઝીટીવ NH3 ગ્રુપ જે આના જેવા NH3 ગ્રુપ ને છેડેથી બહાર કાઢી રહ્યા છે છે બીજી બાજુ એમિનો ગ્રુપ છે અને તેની પાસે અહીં R ગ્રુપ છે અને અહીં H છે તેમાં આમાંથી 3 એમિનો ગ્રુપ આમાંથી બીજા કેટલાક એમિનો ગ્રુપ પણ છે જે અહીં હાજર છે અને આ પ્રકારો તમે જે આ સપાટીને જુઓ છો તે અમુક પ્રકારની કાચની સપાટીથી જોડાયેલા છે તેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા બહાર આવે છે પરંતુ તમે તેને સબસ્ટ્રેટ પર મૂકો તે પહેલાં તમારે ખરેખર ગ્લાસ સબસ્ટ્રેટને ખૂબ જ સારી રીતે સાફ કરવો પડશે કારણ કે આ ચોક્કસપણે શોષણ કરવાની પ્રક્રિયા છે આવશ્યકપણે તેનો અર્થ એ છે કે તે સપાટી પર શોષાઈ રહ્યા છે તમે પોલી D લાઈસિન પરમાણુનું સબસ્ટ્રેટ પર કોઈ કેમિકલ જોડાણ કરી રહ્યા નથી તેથી તમે શું કરો છો તમે થોડા સમય માટે પોલી D લાઈસિન લો છો અને તમે તેમાં સંપૂર્ણપણે ડીયોનાઈઝ્ડ પાણી મિક્સ કરો છો અને તેને ઓગાળો છો અને તે પ્રક્રિયામાં તમને દ્રાવણ મળે છે તેથી સામાન્ય રીતે પોલી D લાઈસિન માટે એકદમ ઓછી સાંદ્રતા વપરાય છે અને હું થોડા પ્રકાશિત સાહિત્ય દ્વારા ચોક્કસ નીચલી સાંદ્રતા આપીશ તેથી પોલી D લાઈસિન વિશે હંમેશા યાદ રાખો કે કે પોલી D લાઈસિન વધારે સાંદ્રતામાં કોષની વૃદ્ધિ થતી નથી પોલિ D લાઈસિન એકદમ ઓછી સાંદ્રતામાં કોષની વૃદ્ધિ કરે છે પરંતુ સપાટીને આવરી લેવા માટે પૂરતું સારું છે તેથી તમારે તે ધ્યાનમાં રાખવું જોઈએ કે સપાટીનું કવરેજ સંપૂર્ણપણે ભરેલું હોવું જોઈએ ત્યાં થોડી જગ્યા હોઈ શકે છે જે તમે ખરેખર એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી સિવાય જોઇ શકતા નથી બીજી વસ્તુ જે તમે સપાટીનું વિશ્લેષણ કરવા માટે શું કરી શકો છો તેથી આ રીતે આપણે સપાટીનું વિશ્લેષણ કરવા માટે સૌ પ્રથમ AFM એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી કરવી જોઈએ જ્યારે તમારે ખરેખર શીખો અને એકવાર તમે ચોક્કસ શીખો ત્યારે સપાટી આના જેવી દેખાશે પછી તમે તેને પુનરાવર્તિત કરી શકો છો પરંતુ સમય સમય પર તમારે તપાસ કરવી પડશે પ્રથમ તમારે ફિઝિકલ સર્ફેસ એનાલીસિસ કરવું જોઈએ બીજી વસ્તુ જે જરૂરી છે તે આ સપાટી પર પાણીનું એક ટીપું નાખવું અને જુઓ કે કેવી રીતે સબસ્ટ્રેટ પર પડતા પાણીનું ટીપું ફેલાય છે શું તે આ રીતે ફેલાય છે તેથી તેના આધારે તમે સાઇન્ટિફિક ટર્મ ને માપો છો જે આની જેમ ખૂબ વ્યાપક હોઈ શકે છે તેથી તેને કોન્ટેક એંગલ મેઝરમેન્ટ કહેવામાં આવે છે આ કોન્ટેક એંગલ મેઝરમેન્ટ તમને સબસ્ટ્રેટની હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક પ્રકૃતિ વિશે સારો વિચાર આપશે હાઇડ્રોફોબિક અથવા હાઇડ્રોફિલિક વિગતોમાં પ્રવેશ્યા વિના પણ તમે જોઈ શકો છો તેથી તમે બધાએ આ ચિત્ર જોયું હશે ધારો કે ત્યાં એક પાન છે અને તેના પર પાણીનું ટીપું આના જેવું છે જ્યારે પણ આપણે પાણીની ટીપું જોઈએ છીએ જેમ કે આપણી સામાન્ય સમજ શું છે તે કહે છે કે પાણીનો પરમાણુ ખરેખર ચપટો થઇ રહ્યો નથી તેનો અર્થ એ છે કે આ સબસ્ટ્રેટ અથવા પાનની આ સપાટી હાઇડ્રોફોબિક છે તે પાણીના પરમાણુઓને અને પર્ણ વચ્ચેના સંપર્ક બિંદુને મંજૂરી આપતું નથી અથવા ન્યૂનતમ આપે છે તેથી તમે ખરેખર આ ચિત્રને જોઈને ખૂણાને ખરેખર માપી શકો છો તમે કહી શકો છો કે ખૂણા આના જેવા ખૂબ જ ઓછા સંપર્કો વાળા હશે ઉદાહરણ તરીકે કહો જ્યાં તમે પાણીના અણુને મૂકો છો ધારો કે ત્યાં સબસ્ટ્રેટ છે અને તમે પાણીના અણુને લગભગ કોઈ સમયમાં મૂકી દો તે અહીંથી અહીં સુધી આના જેવું બનશે આપણે તેમને હાઇડ્રોફિલિક સબસ્ટ્રેટ કહીએ છીએ જ્યાં પાણી ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે હવે આના આધારે હું તમને સૂચવી શકું છું જો તમે પ્રયાસ કરો તો તમે સબસ્ટ્રેટ પર પોલી D લાઈસિનની સાંદ્રતા વધારશો તો ઉદાહરણ તરીકે અહીં હું ઓછી સાંદ્રતા વિશે કહું છું ઉદાહરણ તરીકે જો તે આ રીતે વધતો રહે તો તમે આ સાંદ્રતામાં વધારો કરો હવે તમે નિરીક્ષણ કરશો કે સપાટીને હાઇડ્રોફિલિકથી હાઇડ્રોફોબીક બનાવે છે તેથી તેનો અર્થ છે કે આપણું ટીપું સબસ્ટ્રેટ પર આના જેવું હશે પરંતુ તે ત્યારે જ થશે જ્યારે તમે સાંદ્રતા આપીને પોલી D લાઇસિન સપાટી પર ખૂણાને ખૂબ કાળજીપૂર્વક નિયંત્રણ કરો હું આ વિષયને આ રીતે આવરી રહ્યો છું કારણ કે હાલમાં મોટાભાગના સેલ કલ્ચરને વિશ્વભરમાં ખૂબ થોડી લેબ્સમાં કરવામાં આવે છે તેટલી ઓછી કે તમે આંગળીઓ વડે ગણી શકો તેમાંના મોટા ભાગના આ પાસાઓને ધ્યાનમાં લેતા નથી અને તેથી જ ત્યાં વિવિધ જૂથો વચ્ચે વિરોધાભાસી પરિણામ આવે છે કારણ કે ત્યાં કદાચ કાચ સબસ્ટ્રેટ છે જ્યાં પરમાણુઓ સાથે ચોક્કસ પ્રકારના જોડાણ હોય ત્યાં અન્ય કાચની સપાટી હોઈ શકે છે જે ખરેખર યોગ્ય રીતે પ્રક્રિયા કરેલ નથી તેઓ અલગ પ્રકારનું જોડાણ ધરાવી શકે છે અને તે જોડાણના આધારે કોન્ટેક એંગલ બદલાશે અને કોન્ટેક્ટ એંગલ બદલાતા સેલ જોડણના ગુણધર્મો પણ બદલાય છે કારણ કે તમે અહીં જે માધ્યમ મૂકી રહ્યા છો તે તમે જાણો છો કે મીઠાનું દ્રાવણ મીઠા અને અન્ય પરમાણુઓથી ભરેલું છે પરંતુ એ તમામ માધ્યમો છે જે સેલ કલ્ચર માટે પાણીના આધારે ઉપયોગમાં લેવાય છે જો તે પાણીના આધાર પર હોય તો સમસ્યા એ છે કે સબસ્ટ્રેટ પર મૂક્યા પછી પાણીના ગુણધર્મો સમાન હશે જે કોષો સાથે માધ્યમ દ્વારા અનુભવાશે કોષોને જોડવા માટે તમારી પાસે તેની આસપાસ ઓછી માત્રામાં બાજુને વળગી રહેવું અને પાણીની પાતળી ફિલ્મ હોવી જરૂરી છે તેથી જ હું આ વિષયને થોડો અલગ રીતે આવરી રહ્યો છું જે વસ્તુઓ કરવામાં આવી રહી નથી પરંતુ ઉદ્યોગ સ્તરે અથવા તે સ્તર પર જ્યાં તમારે સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે ત્યાં તમારે ખાતરી કરવી પડશે કે આ બાબતોને અનુસરવામાં આવી રહી છે અમે જે વિશે વાત કરી હતી કે તમારે સપાટીને જાણવા માટે પ્રથમ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપી કરવી પડશે બીજું તમારે પરીક્ષણના બીજા સ્તર પર કોન્ટેક એંગલ મેઝરમેન્ટ કરવુ પડશે ત્રીજી વસ્તુ જે તમારે એ કરવાની છે કે જ્યારે તમે સબસ્ટ્રેટ પર કોઈપણ કંપાઉન્ડ લગાવી રહ્યા છો કે શું તે શોષી રહ્યું છે અથવા તે પાતળી ફિલ્મ બનાવી રહ્યું છે અથવા તે કોઈ પ્રકારનું રાસાયણિક જોડાણ બનાવી રહ્યું છે સપાટીનું રાસાયણિક વિશ્લેષણ કરવું જરુરી છે મારા કહેવાનો અર્થ એ છે કે તમારે જાણવું પડશે કે તે સામગ્રીની સપાટી પર બધા અણુઓ અથવા તેની સપાટી પરના બધા તત્વો શું ખુલ્લા છે જો તમે પોલિ D લાઈસિનને ઉપરથી જુઓ તો તમે જોઈ શકો છો કે ત્યાં તમારી પાસે કાર્બન છે નાઈટ્રોજન છે હાઇડ્રોજન છે અને તમારી પાસે ઓક્સિજન છે હવે તમે સપાટીનું વિશ્લેષણ કરો છો તેમાંથી સૌથી સરળ અને સંપૂર્ણ સપાટી વિશ્લેષણ એ XPS છે XPS એટલે એક્સ રે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી જેનો થોડો ફેરફાર કરીને આપણે અહીંથી ચાલુ રાખીશું